તો એન્જીનિયરિંગ મેથેમેટિક્સ I પરના લેક્ચર્સમાં ફરી આપનો સ્વાગત છે અને આ લેક્ચર નંબર 17 છે અને આજે આપણે બે વેરીએબલ્સના ફંક્શનના મેક્સિમા અને મિનિમા વિશે વાત કરીશું અને ખાસ કરીને આપણે જરૂરી કન્ડિશન વિશે વાત કરીશું જે ચોક્કસ ડોમેનમાં ફંકશનના મેક્સિમમ અને મીનીમમ વેલ્યુ શોધવા માટે જરૂરી છે તેથી લોકલમેક્સિમમ અને ન્યુનત્તમ શું છે તે આપણે અહીં વ્યાખ્યાયિત કરીશું તેથી ફંક્શન z ની બરાબર f x y એ પોઇન્ટ x0 y0 પર મેક્સિમમ હોય છે જો આ પોઇન્ટના નેબરહુડના દરેક પોઇન્ટએ ફંકશન નાના વેલ્યુ ધારે તો પોઇન્ટ પોતે જ તેથી અહીં અર્થ કે આપણે કહી રહ્યા છીએ કે ફંક્શન આ x0 y0 પોઇન્ટ પર મેક્સિમમ વેલ્યુ લઈ રહ્યું છે જો આ પોઇન્ટ ફંક્શનના નેઇબરહુડના અન્ય તમામ પોઇન્ટ પર નાના વેલ્યુ લેવામાં આવે છે તેથી સ્વાભાવિક રીતે ફંકશન આ સમયે લોકલમેક્સિમમ પ્રાપ્ત કર્યું છે અને તે જ રીતે આપણે મીનીમમ માટે પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તેથી જો આ સ્થિતિમાં ફંક્શનમાં આ સમયે ઓછામાં ઓછું હોય તો નેઇબરહુડના ફંકશનમાંના બધા પોઇન્ટ પોઇન્ટથી વધુ મોટા વેલ્યુ લેશે પછી તે જ સમયે ફંકશનનું વેલ્યુ અને આવા મેક્સિમમ અથવા મીનીમમને સંબંધિત અથવા લોકલમેક્સિમમ કહેવામાં આવે છે કારણ કે આપણે વાત કરી રહ્યા નથી અથવા આપણે લોકલઅને મેક્સિમા સમગ્ર ડોમેનના મેક્સિમમ અને મીનીમમ ફંકશનની શોધ કરી રહ્યાં નથી પરંતુ આપણે વિશેષ પોઇન્ટ પર વાત કરી રહ્યા છીએ અને લોકલરીતે તેની બિહેવ્યર ચકાસી રહ્યા છીએ તેથી જો આ પોઇન્ટના આ ફંકશનની નેબરહુડના અન્ય તમામ પોઇન્ટ પર ફંકશન નાના વેલ્યુ લે છે તો આપણે કહીશું કે આ એક લોકલમેક્સિમમ છે અને જો ફંકશન કોઈ ચોક્કસ પોઇન્ટના નેબરહુડમાં મોટા વેલ્યુ લઈ રહ્યું છે તો આપણે તે કહીશું આ લોકલમીનીમમનો મુદ્દો છે અને આ મેક્સિમમ અને મીનીમમ વેલ્યુ સાથે મળીને એક્સ્ટ્રીમમ વેલ્યુ કહેવામાં આવે છે તેથી અહીં એક પ્લોટ અથવા આ z4x2y2e x2 4y2 ની સપાટી અને આપણે અહીં સ્પષ્ટ જોઈ શકીએ છીએ તેથી ઉદાહરણ તરીકે આ પોઇન્ટએ અહીં આ પોઇન્ટની નેઇબરહુડમાં ફંકશન તે પોઇન્ટએ જ નાના વેલ્યુ લે છે તેથી અહીં આ લોકલરીતે મેક્સિમમ છે તેથી આપણે આ લોકલને અહીં મેક્સિમમ કહીએ છીએ પણ આ જ સ્થિતી એ બની રહી છે કે આ પોઇન્ટની આજુબાજુના બધા પોઇન્ટ ફંકશન ઓછા વેલ્યુ લઈ રહ્યા છે તેથી અહીં પણ આ ફંકશનમાં લોકલમેક્સિમમ છે તે જ રીતે અહીં આ પોઇન્ટએ પરંતુ આ આજુ બાજુ અન્ય રીત છે કે નેઇબરહુડ ફંકશનમાંના બધા પોઇન્ટ આ પોઇન્ટ કરતા વધુ વેલ્યુ લેતા હોય છે પછી આ પોઇન્ટએ જ ફંકશનનું વેલ્યુ તેથી આ એક લોકલમીનીમમછે તેથી સંપૂર્ણ અથવા ગ્લોબલગ્લોબલ global મેક્સિમમ મીનીમમ શું છે તેથી ડોમેનની બાઉન્ડ્રી સહિત સમગ્ર ડોમેન પરના ફંકશન દ્વારા પ્રાપ્ત નાના અને મોટા વેલ્યુને અનુક્રમે સંપૂર્ણ અથવા ગ્લોબલ મીનીમમઅથવા સંપૂર્ણ અથવા ગ્લોબલ મેક્સિમમ કહેવામાં આવે છે તેથી અહીં આપણે કોઈ ચોક્કસ પોઇન્ટની આસપાસ લોકલરૂપે શું થઈ રહ્યું છે તે વિશે વાત કરી રહ્યા નથી પરંતુ આપણે સમગ્ર ડોમેન પરના ફંકશન દ્વારા પ્રાપ્ત કરેલા નાના અને સૌથી મોટા વેલ્યુ વિશે વાત કરી રહ્યા છીએ તેથી તે કિસ્સામાં જો આવા વેલ્યુને આપણે કરીશું કે આપણે કહીશું કે આ ફંકશનનું ચોક્કસ મીનીમમ વેલ્યુ અથવા ફંકશનનું સંપૂર્ણ મેક્સિમમ વેલ્યુ છે અને આવા લોકલજેવી ચોક્કસ મેક્સિમમ અથવા ચોક્કસ મીનીમમ શોધવા માટે આપણે સ્વાભાવિક રીતે બાઉન્ડ્રી અથવા ડોમેનની બાઉન્ડ્રી શામેલ કરવાની રહેશે તેથી ઉદાહરણ તરીકે જો આપણે આ ફંક્શનને ધ્યાનમાં લઈએ fxyx22y2 અને અમારી પાસે આ બાઉન્ડ ડોમેન તમારુંx2y2≤1છે તેથી આ રેડીઅસની આ ડિસ્ક અને આ 1 સહિત આપણી ત્યાં બાઉન્ડ્રી છે તેથી હવે તમારે જે શોધવાનું છે તે આ બધા પોઇન્ટઓ પર ડોમેનની અંદર શોધવાનું છે તેથી આ અહીં એક સપાટી છે x2 2y2 તેથી આપણે અહીં ક્યાંક જોઈ શકીએ છીએ કે અહીં એક લોકલમીનીમમ હશે 00 જે લોકલમીનીમમ છે પરંતુ તે ગ્લોબલ મીનીમમ પણ હશે કારણ કે આપણે કોઈ જોતા નથી અન્ય પોઇન્ટ જ્યાં ફંકશન આ પોઇન્ટ કરતા ઓછું વેલ્યુ લેશે અને ઉદાહરણ માટે મેક્સિમમ શોધવા માટે તેથી અહીં આ પોઇન્ટઓ પર એવું લાગે છે કે ફંકશન મેક્સિમમ વેલ્યુ લે છે તેથી અહીં આ પોઇન્ટ અથવા તે પોઇન્ટ અહીં છે તેથી આપણે પછીથી ગણિત પર શોધી કા findવું જોઈએ કે ડોમેનમાં કયા પોઇન્ટ છે જ્યાં ફંકશન મેક્સિમમ વેલ્યુ લે છે અથવા તે ન્યુનત્તમ વેલ્યુ લઈ રહ્યું છે પરંતુ આ કિસ્સામાં જ્યારે આપણે બાઉન્ડ્રીને ધ્યાનમાં લઈએ છીએ અને વચ્ચે શોધીશું આ તમામ લોકલમેક્સિમમ લોકલમીનીમમ અને બાઉન્ડ્રીઝ પર પણ આપણે તપાસવું પડશે કે ફંકશન ક્યાંક ફરીથી મેક્સિમમ વેલ્યુ લઈ રહ્યું છે કે કેમ તેથી આ બધા લોકલમેક્સિમાઓ વચ્ચે એક લોકલમેક્બાઉન્ડ્રી અને મિનિમાએ આપણે સૌથી નાનામાં નાના વેલ્યુ શોધવાનું છે અને પછી આપણે દાવો કરી શકીએ કે આ નિશ્ચિત મેક્સિમમ અથવા સંપૂર્ણ મીનીમમ અથવા ફંકશન છે તેથી આ લેક્ચરમાં વપરાયેલી બીજી પરિભાષા હશે ત્યાં ક્રિટીકલ પોઇન્ટ અને સેડલ પોઇન્ટ હશે તેથી પોઇન્ટ x0 y0 ને ક્રિટીકલ પોઇન્ટ કહેવામાં આવે છે અથવા આપણે f x y ના સ્થાયી પોઇન્ટની જેમ કlલ કરીશું જો આ x0 y0 પોઇન્ટ પર ફંકશન fx નું પાર્શિયલડેરિવેટિવ્ઝ 0 અને f પાર્શિયલ છે તે સમયે x0 y0 ફંક્શનનુંડેરિવેટિવ્ઝ 0 અથવા ફક્ત તેઓ અસ્તિત્વમાં નિષ્ફળ જાય છે તેથી તે સંભાવના પણ શામેલ છે તેથી તે ક્રિટીકલ પોઇન્ટ અથવા સ્ટેશનરીપોઇન્ટની વ્યાખ્યા છે અને આ બધા જ ક્રિટીકલ પોઇન્ટ વચ્ચે જ્યાં fx 0 છે અને fy 0 છે જ્યાં વિધેયો એક ક્રિટીકલ પોઇન્ટ છે જ્યાં ફંકશનમાં ઓછામાં ઓછું અને મેક્સિમમ નથી કહેવામાં આવે છે એક સેડલપોઇન્ટ તેથી મૂળભૂત રીતે હવે આપણે આગળની સ્લાઇડ્સમાં શું અવલોકન કરીશું કે જો લોકલ મેક્સિમમ અથવા મીનીમમ અસ્તિત્વમાં છે તેથી તે ફક્ત આ ક્રિટીકલ પોઇન્ટઓ પર અસ્તિત્વમાં રહેશે પરંતુ કેટલાક ક્રિટીકલ પોઇન્ટઓ હશે જ્યાં ફંકશન મેક્સિમમ લોકલમેક્સિમમ અથવા લોકલમીનીમમ લેતું નથી અને તે ક્રિટીકલ પોઇન્ટઓને સેડલ પોઇન્ટ કહેવામાં આવશે તેથી ફક્ત આ પરિસ્થિતિને અહીં સમજવા માટે જેથી આપણી પાસે ઘણા ક્રિટીકલ પોઇન્ટ છે જે આપણે ગાણિતિક રીતે થોડા સમય પછી ફરીથી ઓળખીશું તેથી અહીં આ ઉદાહરણ તરીકે તે પોઇન્ટ હશે જ્યાં પાર્શિયલ વ્યુત્પત્તિક x ના સંદર્ભમાં 0 હશે અને y ના સંદર્ભમાં પણ અહીં એક પોઇન્ટ હશે જ્યાં બંને પાર્શિયલ ડેરિવેટિવ્ઝ 0 હશે અહીં એક પોઇન્ટ હશે જ્યાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ 0 હશે તેથી મૂળભૂત રીતે ટેન્જન્ટ પ્લેન પ્લેન એ XY પ્લેનની સમાંતર હશે અહીં પણ એક પોઇન્ટ હશે જ્યાં fx અને fy 0 હશે અને અહીં એક પોઇન્ટ હશે જ્યાં fx અને fy 0 હોવું જોઈશે તેથી ઉદાહરણ તરીકે આ બધા પોઇન્ટઓ ક્રિટીકલ પોઇન્ટ અને તેના માટે અહીં લોકલમીનીમમ જેવું હશે અહીં લોકલમીનીમમ પણ અહીં લોકલમેક્સિમમ હશે આ લોકલમેક્સિમમ છે પરંતુ આ પોઇન્ટએ જો આપણે જોશું કે નેઇબરહુડમાં તે સમાન વર્તન બતાવી રહ્યું નથી કારણ કે જો આપણે yની દિશામાં જઈશું તેથી અહીં ફંક્શન ની વેરિયેબલ વેલ્યુ લઈ રહ્યું છે પરંતુ જો આપણે x ની દિશામાં જઈએ તો ફંકશન વધારે વેલ્યુ અથવા મોટા વેલ્યુ લઈ રહ્યું છે તો આ પોઇન્ટ પોતે જ તેથી આ પોઇન્ટને આપણે લોકલમેક્સિમમ અથવા લોકલમીનીમમ તરીકે ઓળખી શકતા નથી જોકે આ સમયે અંશત der ડેરિવેટિવ્ઝ 0 ના સંદર્ભમાં અને y ના સંદર્ભમાં હતા તેથી આ એક સ્ટેશનરીપોઇન્ટ છે પરંતુ આ લોકલમેક્સિમમ અથવા લોકલમીનીમમ નથી અને આવા પોઇન્ટને આવા પોઇન્ટને સેડલ પોઇન્ટ કહેવામાં આવશે તેથી તે પરિભાષા આપણે આજના લેક્ચરમાં વાપરીશું અને પછી આપણે ફંક્શનની અંતિમ ક્રિયા માટે જરૂરી કન્ડિશન અથવા સ્થિતિ પર આવીએ છીએ તેથી આ કન્ડિશન કઈ છે f એક્સ વાય ને સતત થવા દો અને એક પોઇન્ટ પી ab પર પાર્શિયલ ક્રમના ડેરિવેટિવ્ઝ છે પછી એક્સ્ટ્રીમમ વેલ્યુના અસ્તિત્વ માટે જરૂરી કન્ડિશન તેથી એક્સ્ટ્રીમમ વેલ્યુ એટલે મેક્સિમમ અને મીનીમમ વેલ્યુ અથવા તેના બદલે લોકલઆપણે આ સ્થાને લોકલમેક્સિમમ અને લોકલમીનીમમ વેલ્યુ વિશે વાત કરી રહ્યા છીએ Pab તેથી આ નેસેસરી કન્ડિશન છે તે જરૂરી કન્ડિશન શું છે કે પાર્શિયલ બંને ફસ્ટક્રમમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ તેથી x ના સંદર્ભમાં અને y ના સંદર્ભમાં તે સમયે તેઓ 0 હોવા જોઈએ તેથી આ તે છે જેને આપણે જરૂરી કન્ડિશન કહી રહ્યા છીએ તેનો અર્થ એ કે આ કન્ડિશનકન્ડિશન વિના આપણી પાસે આ સમયે લોકલમેક્સિમમ અને લોકલમીનીમમ ન હોઈ શકે તેથી જો એક પોઇન્ટ P a b એ લોકલમેક્સિમમ અથવા લોકલમીનીમમનો એક પોઇન્ટ છે તો ચોક્કસપણે આ અંશત ડેરિવેટિવ્ઝને તે સ્થળે અદૃશ્ય થવું જોઈએ પરંતુ આ પૂરતું નથી કહેવું કે હા ચોક્કસપણે ત્યાં એક હશે જો આપણી પાસે પોઇન્ટ છે જ્યાં fxand fy બંને 0 છે તો આપણે દાવો કરી શકતા નથી કે આ સમયે ચોક્કસપણે ત્યાં એક લોકલ મેક્સિમમ અથવા લોકલ મીનીમમ હશે કારણ કે આ એક નેસેસરી સ્થિતિ છે નેસેસરી કન્ડિશનનેસેસરી કન્ડિશન અર્થ એ છે કે આપણે તપાસવાની છે કે જ્યાં અને અથવા બીજા ટર્મોમાં આ પોઇન્ટઓ લોકલમેક્સિમમ અથવા મીનીમમ માટેના ઉમેદવાર હશે તેઓ હોઈ શકે ત્યાં લોકલમેક્સિમમ મીનીમમ હોઈ શકે ત્યાં લોકલમેક્સિમમ અથવા મીનીમમ ન હોઈ શકે તેથી જો ત્યાં કોઈ લોકલમેક્સિમમ મીનીમમ હોય તો આપણે તે નિર્દેશોને લોકલમેક્સિમમ અને મીનીમમ અને તેમાંથી જે આપણે નિર્ધારિત કરેલી વ્યાખ્યા મુજબ ક્રિટીકલ પોઇન્ટઓ ઓળખવા માટે ઓળખીશું તેથી આ ક્રિટીકલ પોઇન્ટ પર આપણે ઓળખીશું કે ત્યાં કોઈ લોકલ મેક્સિમમ નથી અને ઓછામાં ઓછું તે પોઇન્ટને સેડલપોઇન્ટ તરીકે ઓળખવામાં આવશે તેથી આ પોઇન્ટ Pab એ આપણે ચર્ચા કરેલી વ્યાખ્યા મુજબ એક મહત્વપૂર્ણ મુદ્દો છે અથવા બીજા ટર્મોમાં જો પોઇન્ટ P a b fxy ફંક્શનનો સંબંધિત અંતિમ ભાગ છે તો આ fxyનો ક્રિટીકલ મુદ્દો છે x y કારણ કે હા આપણે કહ્યું હતું કે અંતિમ ભાગની મીનીમમસ્થિતિ હોવી જરૂરી છે તેથી જો આપણી પાસે એક પોઇન્ટ બી છે જ્યાં સંબંધિત ફંકશનટર્મ્ધતિ આ ફંકશનનું અસ્તિત્વ ધરાવે છે તો ચોક્કસપણે તે એક ક્રિટીકલ મુદ્દો હોવો જોઈએ કારણ કે તે એક્સ લોકલઅંતર અને લોકલમીનીમમ ફક્ત મહત્વપૂર્ણ પોઇન્ટ પર અસ્તિત્વમાં રહેશે તેથી અહીં નેસેસરી કન્ડિશન ફક્ત એક સરળ સાબિતી મેળવવા માટે કે આપણે કેવી રીતે કાળજી રાખીએ છીએ કે આ પાર્શિયલ ડેરિવેટિવ્ઝ 0 હોવું નેસેસરી છે તે પોઇન્ટ પર ab ક્રિટીકલ પોઇન્ટ છે તેથી આપણે આને a h અને b k ધ્યાનમાં લઈએ છીએ જે પોઇન્ટ P a b ની નજીકમાં એક પોઇન્ટ છે તો આ એક નેઇબરહુડ છે કારણ કે h અને k કોઈપણ વેલ્યુ લઈ શકે છે તેથી પછી આ a h અને b k આ પોઇન્ટ P a b નો નેઇબરહુડ હશે તેથી h અને k પર કોઈ રીસ્ટ્રેકશન નથી જો તેઓ નેઇબરહુડમાં કોઈ પોઇન્ટ મેળવવા માટે કોઈ વેલ્યુ લઈ શકે પછી પી આ પોઇન્ટ પી ab મેક્સિમમ એક પોઇન્ટ હશે જ્યારે તે મેક્સિમમ એક પોઇન્ટ હશે જ્યારે આ પોઇન્ટના નેઇબરહુડમાં ફંકશનનાં વેલ્યુ નીચા હોય છે તેથી તે લે છે અથવા ફંક્શન આ પી ab પોઇન્ટના નેઇબરહુડના પોઇન્ટમાં નીચા વેલ્યુ પ્રાપ્ત કરે છે તેથી ઉદાહરણ તરીકે જો આપણે આ તફાવત Δ f વ્યાખ્યાયિત કરીએ છીએ અર્થ એ થાય કે ffahbk fab તેથી જો તે લોકલમેક્સિમમનો મુદ્દો છે આનો અર્થ એ કે આ fabમોટો હશે આ ફંક્શનની નેઇબરહુડમાં આ વેલ્યુ પછી આ મોટી કિંમત હશે તેથી આ વેલ્યુ 0 થી બરાબર હશે જો આ બધા નાના h અને કે માટે મેક્સિમમ પોઇન્ટ છે તેથી આપણે આ ab પોઇન્ટની નજીકમાં જે પણ h અને k લઈએ છીએ તેથી આ વેલ્યુ 0 ની બરાબર હશે અથવા બીજા ટર્મોમાં ચોક્કસપણે આ પોઇન્ટ a b ની નેઇબરહુડ હશે જ્યાં આ f તે h અને k નાં બધાં વેલ્યુ માટે 0 ની બરાબર હશે અને આ પોઇન્ટને મીનીમમપોઇન્ટ કહેવામાં આવશે જો આ f ની બરાબર હશે તેથી અન્ય રીતે આ f b બધા પૂરતા વેલ્યુ માટે આ fahbkકરતા નીચા h અને k વેલ્યુ હશે તેથી જો આપણે આ પોઈન્ટ ab વિશે આ ટેલર શ્રેણીના વિસ્તરણનો ઉપયોગ કરીએ તેથી અહીં શું થશે fahbk બરાબર હશે તેથી આપણે પહેલાનાં લેક્ચર્સમાં આ વિશે ચર્ચા કરી છે તેથી fab અને આ ફસ્ટઓર્ડર ડેરિવેટિવ છે અહીં સેકન્ડ ઓર્ડરના ડેરિવેટિવ્ઝ ab અને તેથી આપણે આ ab પોઇન્ટ વિશે આ વિસ્તરણ લખી શકીએ ત્યાં સુધી આ ડેરિવેટિવ્ઝ અસ્તિત્વમાં છે અને આ નોંધ્યું છે કે આ f જે આપણે પહેલાની સ્લાઇડમાં આ fahbk fab નો તફાવત વ્યાખ્યાયિત કર્યો છે fhfxabkfyab12h2fxx2hkfxyk2fkkab તેથી પૂરતા પ્રમાણમાં નાના hk માટેfની નિશાની એ hfxabkfyab પર આધારીત છે તેથી આપણે આગળની સ્લાઈડમાં વિગતમાં શું જોશું કે અહીં આ વિસ્તરણની નિશાની અહીં જમણી તરફ આf નિશાની છે મૂળભૂત રીતે આપણે આ ફસ્ટ ટર્મના નિશાની પર આધારીત હોઈશું આ અહીં લીડિંગ કન્ડિશન છે h અને k ની કન્ડિશન તેથી તેથી પૂરતા પ્રમાણમાં નાના h અને કે ચિહ્ન આ ટર્મના આર્ગ્યુમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવશે જો આ f પોઝિટિવ અવધિ છે તો પોઝિટિવ રહેશે જો આ f એક નેગેટીવ ટર્મ છે તો આપણે અહીં જે પણ હોય તે ધ્યાનમાં લીધા વગર તે નેગેટીવ હશે કારણ કે આ ² ²ની દ્રષ્ટિએ આ ઓર્ડર કન્ડિશન છે ત્યાં પ્રોડક્ટ h અને k છે તેથી ઓછામાં ઓછું આપણે અહીં નાના h અને k પૂરતા પ્રમાણમાં નાના શોધી શકીએ છીએ કે જેથી ચિન્હ ફક્ત આ pointab ની નજીકના પાડોશમાં આ પરિબળ દ્વારા નક્કી કરવામાં આવશે

ચાલો આ થોડુંકનું વધુ આગળ જોઇએ તેથી અમારી પાસે આ છે fhfxabkfyab12h2fxx2hkfxyk2fkkab અહીં h→0 આપીએ છીએ કારણ કે આપણે હજી એક નેઇબરહુડ છીએ આપણે ફક્ત h→0 આપીએ છીએ અને પછી તે y ની દિશામાં હશે તેથી જો આપણે આ h 0 ને વલણ આપીએ તો આપણે હજી પણ આ ab પોઇન્ટની નજીકમાં હોઈએ છીએ તો પછી આપણે અહીં શું મેળવી રહ્યા છીએ fkfyab12k2fkkab તેથી ચાલો હું પાછલી સ્લાઇડમાં આપણી પાસેની આર્ગ્યુમેન્ટને ફરીથી જોઈએ તેથી નોંધ લો કે આf ની નિશાની ફરીથી આ k ના આ લીડિંગ ટર્મ પર આધારીત છે બાકીની આ બધી કન્ડિશન k ² કે ક્યુબ છે અને તેથી ખૂબ જ નાના કે માટે આ કન્ડિશન નહિવત્ જેવી હશે અને નિશાની નક્કી કરવામાં આવશે ફરીથી આ ટર્મ દ્વારા ફક્ત ઉદાહરણ તરીકે આપણે અહીં એક ઉદાહરણ લઈએ છીએ કે તમારી પાસે h અને આ એક્સપ્રેશન અહીં h માઈનસ 1000 h ² આ 2000 ક્યુબ છે તેથી આપણે અહીં જે નિશાની નોંધીએ છીએ તે અહીં આ કન્ડિશન દ્વારા જ નહીં પરંતુ આપણે 0 ની નજીકના પૂરતા નાના ભાગ પર જવું પડશે તે જોવા માટે કે આ આના ચિન્હ દ્વારા નક્કી કરવામાં આવશે ઉદાહરણ તરીકે આપણે h 0 1 ની બરાબર લઈએ છીએ આ ખૂબ મોટું વેલ્યુ છે અને આપણને આ નેગેટીવ સંખ્યા મળી રહી છે કારણ કે આ આ h 0 1 માટે પ્રભાવી ટર્મ છે પરંતુ જો તમે ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે h થી 0 ની નજીક જાઓ તો h 0 1 ની બરાબર છે તેથી આ તે હજી પણ નેગેટીવ છે જે આપણે હવે ખૂબ નાનું કર્યું છે તેથી આ હજી પણ નેગેટીવ છે કારણ કે આ છેલ્લી અવધિ છે પરંતુ આપણે અહીં જે જોઈએ છીએ તે આપણે આ પોઇન્ટ 0001 લીધું છે અને તે કિસ્સામાં હવે આપણે જોઈ શકીએ છીએ કે h પોઝિટિવ છે તેથી આ એક્સપ્રેશનનું આ વેલ્યુ પણ પોઝિટિવ છે અને તે અહીં એક મુદ્દો છે તેથી અહીં આ ટર્મની નિશાની માટે પૂરતા નાના h છે જો કે મોટી સંખ્યામાં આ આર્ગ્યુમેન્ટ ફસ્ટટર્મ દ્વારા નક્કી કરવામાં આવશે જે અહીં કોઈ જોઈ શકે છે તેથી આપણે અહીં તે જ આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છીએ કે ત્યાં એક પૂરતો નાનો કે હશે જેના માટે આ એક્સપ્રેશનનો આર્ગ્યુમેન્ટ આ ફસ્ટટર્મ દ્વારા નક્કી કરવામાં આવશે જે કે kfyab છે અને તે અહીંનો મુદ્દો છે તેથી જો આપણે આ ફાય ધારીએ તો બી પોઝિટિવ છે કેમ કે કાં તો આ fyab પર y ના સંદર્ભમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ છે તેથી તેમાં કેટલાક નિશ્ચિત આર્ગ્યુમેન્ટ હોવા નેસેસરી છે તેથી જો તે તે સ્થિતિમાં પોઝિટિવ છે તો આ Δ એ કે પોઝિટિવ માટે પોઝિટિવ રહેશે અને આ Δ f નેગેટીવ રહેશે જ્યારે આપણી પાસે કે નેગેટિવ હશે તેથી આ કે આપણે દિશામાં આગળ વધી રહ્યા છીએ તો ઉદાહરણ તરીકે આ h એ 0 ની બરાબર છે અને k 0 ની બરાબર છે તેથી આપણે અહીં પહેલાથી જ આ h ને 0 આપીએ તેથી આપણે ફક્ત નેઇબરહુડમાં છીએ પોઇન્ટ f ની આ દિશામાં છે તેથી કાં જ્યારે કે પોઝિટિવ આવે છે ત્યારે આપણે ઉપલા બાજુના નેઇબરહુડમાં હોઈએ છીએ જ્યારે hk નેગેટિવ હોય છે ત્યારે આપણે અહીં ક્યાંક નેઇબરહુડમાં હોઈએ છીએ તો પછી આપણી પાસે તે K હકારાત્મક છે તેથી નેઇબરહુડમાં એક પોઇન્ટ જ્યાં fy 0 કરતા વધારે હોય છે તે નેઇબરહુડમાં એક પોઇન્ટ હોય છે જ્યાં fy 0 કરતા ઓછો હોય અને જો તમે ફરીથી ધારે તો f 0 કરતા ઓછો છે કારણ કે આપણે જાણતા નથી કે આ પોઇન્ટએ શું છે તે a b પરંતુ જો તે નેગેટીવ છે તો અમારી પાસે આf 0 થી ઓછો છે અને નેઇબરહુડના પોઇન્ટમાં ફરીથીf 0 થી વધુ છે તેથી આપણે અહીં શું અવલોકન કર્યું છે કે અહીં f પોઝિટિવ છે કે ફાય એ નેગેટીવ છે આ f તેના આર્ગ્યુમેન્ટને બદલી રહ્યું છે fyએ પોઇન્ટ ab ના વેલ્યુ અને નેઇબરહુડના વેલ્યુ વચ્ચેનો તફાવત હતો તેથી આ સમય બદલાઇ રહ્યો છે પરંતુ તેના નિશાનીને બદલી રહ્યો છે પરંતુ લોકલ મેક્સિમમ અથવા લોકલ મીનીમમ રાખવા માટે તેના ચિન્હને બદલવા જોઈએ નહીં કારણ કે ત્યારે જ આપણે નિર્ધારિત કરી શકીએ છીએ કે આ લોકલ મેક્સિમમ અથવા લોકલ મીનીમમનો એક પોઇન્ટ છે જ્યારે તમામ પોઇન્ટ તે અમને સમાન ચિન્હ સાથે વર્તે છે તેથી અહીં આ fહકારાત્મક છે f નેઇબરહુડના કેટલાક પોઇન્ટ માટે નેગેટીવ છે અને તે તારણ પર આવશે કે ફંક્શનમાં અહીં અત્યંત વેલ્યુનો અંતિમ ટર્માર્થ હોઈ શકતો નથી સિવાય કે આ fy 0 છે કારણ કે કે આપણે fy પોઇન્ટના નેઇબરહુડમાં આગળ વધી રહ્યા છીએ તેથી જો આ લઘુચિત્ર 0 ન હોય તો જો fy હકારાત્મક હોય તો તે નિશાની બદલી રહ્યું છે જો fy નેગેટીવ હોય તો તે ફરીથી નિશાની બદલી રહ્યું છે પરંતુ જો આ લોકલમેક્સિમમનો મુદ્દો છે તો આ તેના આર્ગ્યુમેન્ટને બદલવું જોઈએ નહીં અને તે માટે તે fy અવશ્ય હોવો જોઈએ 0 કારણ કે જો fy0 નથી તો આપણે નિરીક્ષણ કર્યું છે કે તે નિશાની બદલી રહ્યું છે તેથી આ જરૂરી છે કે fy0 હોવું જોઈએ નહીં તો તે લોકલઉદ્દામનો મુદ્દો નહીં હોય તેથી હવે આગળ વધવું એ જ રીતે આપણે શું કરી શકીએ તેથી આપણે આ એક્સપ્રેશન પહેલાથી જ જોયું છે હવે એ જ રીતે આપણે કે વલણ 0 માં ઉમેરીશું અને પછી આપણે શોધીશું કે h માટે Δfચેન્જ કરે છે તેથી અહીં ઉદાહરણ તરીકે જો આપણે Δf પોઝિટિવ લઈએ અને પછી આપણને ખ્યાલ આવશે કે આ Δf પોઝિટિવ છે અને પછી જ્યારે h નેગેટિવ Δfનેગેટિવ હોય છે જ્યારે આપણે આ hk ને વલણ આપીએ છીએ તેથી આ ટર્મ કોઈપણ રીતે છે અહીં નીકળી નાખી અને આ બધી કન્ડિશન k છે ત્યાં આપણે 0 પર જઈશું તેથી આપણી પાસેhfxab અને તેથી વધુ છે fhfxabkfyab12h2fxx2hkfxyk2fkkab તેથી અહીંઆપણે ધારી રહ્યા છીએ કે આ fx 0 થી ઓછું છે તો સાઇન હવે આ h પર આધારિત છે તેથી જો Δf સાથે હકારાત્મક છે નેગેટીવ Δf નેગેટીવ છે તો Δf પોઝિટિવ છે તેથી ફરીથી તે જ આર્ગ્યુમેન્ટ જે આપણે અવલોકન કરી છે કેΔf પોઇન્ટ ab પોઇન્ટના નેઈબરહુડમાં તે તેના આર્ગ્યુમેન્ટઆર્ગ્યુમેન્ટને બદલી રહ્યું છે ભલે Δf પોઝિટિવ છે કે કેમ તે નિશાની બદલી રહી છે જોΔf નેગેટીવ છે તો તે ફરીથી આર્ગ્યુમેન્ટ બદલી રહી છે તેથી ફરીથી જોવા માટે કે આ ab એ લોકલએક્સ્ટ્રીમમએક્સ્ટ્રીમમ પોઇન્ટ છે આપણી પાસે આ fx 0 ની બરાબર છે તેથી આ fx 0 ની બરાબર હોવી જોઈએ આપણે જોયું છે કે fy 0 ની બરાબર હોવી જોઈએ તેથી આપણે એવું તારણ નીકળી શકીએ કે નેસેસરી કન્ડિશન તેથી અહીં એક્સ્ટ્રીમમ ભાગના અસ્તિત્વ માટેની નેસેસરી કન્ડિશન એ છે કે fx 0 હોવી જોઈએ અને fy પણ 0 હોવી જોઈએ આ બે ડેરિવેટિવ્ઝ 0 હોવા જોઈએ આપણે આ અવલોકન કર્યું છે જો આ 0 ન હોય તો આ f આર્ગ્યુમેન્ટ બદલી રહ્યો હતો અને પછી તે પોઇન્ટ લોકલમેક્સિમમ અથવા લોકલમીનીમમનો પોઇન્ટ હોઈ શકતો નથી તેથી ચાલો હવે આ પ્રશ્નો નંબર 1 પર પસાર કરીએ તેથી આપણે અહીં આપણને આ ફંક્શનના બધા જ ક્રિટીકલ પોઇન્ટ મળશે fxyx3y3 3x 12y20 તેથી ક્રિટીકલ પોઇન્ટઓ શોધવા માટે અમારે હવે જે કરવાનું છે આપણે x ના સંદર્ભમાં અને y ના સંદર્ભમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝની ગણતરી કરવી પડશે અને તેમને 0 ની બરાબર સેટ કરવી પડશે અને આ બે કન્ડિશનમાંથી આપણે શોધીશું કે ત્યાં કેવી રીતે છે ઘણા પોઇન્ટ જેfxxy0fyxy0 ને સેટિસ્ફાઇડ છે તો આ fx x y એ 0 ની બરાબર છે અને fy x y એ 0 ની બરાબર છે જે આપણને આપશે તેથી જ્યારે આપણે અહીં fy x y લઈએ છીએ ત્યારે ક્રિટીકલ પોઇન્ટઓ શોધવા માટે 3x2 30 અહીં છે તેથી આપણી પાસે 3y2 120 હશે તેથી આમાંથી જે આપણને મળે છે તે આ ફસ્ટશરતથી આપણેx2 ની જેમ મળતા હોઈએ છીએ તેથી x એ ± 1 છે અને બીજી શરતથી આપણને y2 મળશેજે 4 ની બરાબર છે અને આ સૂચવે છે કે y ± 2 તેથી આપણી પાસે આ બધા પોઇન્ટ છે જ્યારે xએ ± 1 ની બરાબર છે અનેfx at xy પર આ fx 2 ની બરાબર છે આ બધા પોઇન્ટ 0 છે અને fy પણ 0 છે તેથી હવે આ ક્રિટીકલ પોઇન્ટ છે અહીં આપણે એક લઈ શકીએ અને પછી 2 પછી આપણી પાસે ± 1 ± 2 છે તેથી આ ચારેય સંભાવનાઓ છે અને જો આપણે અહીં આ ફંકશનની સરફેસમાં જોઈ શકીએ તો અહીં પોઇન્ટ છે ઉદાહરણ તરીકે 1 અને 2 તેથી અહીં x માં આપણી પાસે 1 છે અને પછી આપણી પાસે ત્યાં 2 છે તેથી અહીં એક પોઇન્ટ છે જ્યાં એક ક્રિટીકલ પોઇન્ટ હશે ફરીથી અહીં 1 અને પછી આપણી પાસે 2 છે તેથી અહીં એક પોઇન્ટ હશે અને ત્યાં 1 2 હશે તેથી અહીં એક પોઇન્ટ હશે અને 1 2 અહીં એક પોઇન્ટ હશે તેથી આ બધા 4 પોઇન્ટઓ એવા છે કે જે ક્રિટીકલ પોઇન્ટ છે તેથી અહીં x ના સંદર્ભમાં અને y ના સંદર્ભમાં ફંક્શન ડેરિવેટિવ આ પોઇન્ટ પર 0 છે તેથી હવે હવે પછીની પ્રશ્નો તરફ ભાષા આપણે આ ફંક્શનના બધા ક્રિટીકલ પોઇન્ટ fxyx2 y2e x2 y22 જોશું તેથી ફરીથી આfx0સાથે આગળ વધવું તેથી આપણે આ કિસ્સામાં fx0 શું મેળવીશું તેથી આપણે આને અલગ કરી રહ્યા છીએ તેથી આપણે આ x ² y ² મેળવીશું અને આ ટર્મનું ડેરિવેટિવ્ઝ ફરીથી તે જ x ² y ² પછી 2 અને પછી ત્યાં એક ટર્મ 2 x હશે જે x વિભાજિત થશે અને x ના સંદર્ભમાં આનાડેરિવેટિવ્ઝ થશે અને પછી અમારી પાસે 2 ટર્મ દ્વારા e x2 y22 હશે તેથી જો આપણે આ ઇ પાવર x ² અને y ² ને 2 ટર્મ કોમન પ્રમાણે લઈએ અને આપણે પણ આ x સામાન્ય લઈ શકીએ તો અહીં આપણી પાસે 2 હશે પછી અહીં આપણી પાસે x ² y ² હશે તેથી અને આ 0 x ² માઇનસ y ² નું ઘાતક ન હોઈ શકે તેથી આપણી પાસે હશે કે આ 0 ની બરાબર છે આ અહીં સ્થિતિ ચોક્કસપણે છે કે આ x ને 2 x ² y ²0 હોવો જોઈએ 2 x0 તો આ સ્થિતિમાંથી બહાર અને હવે ફાય માટે પણ આપણને 2 y0મળશે તેથી હવે આપણે આને હલ કરી શકીએ છીએ તેથી ઉદાહરણ તરીકે આપણે કહ્યું હતું કે આપણે અહીં લઈએ છીએ x 0 છે તેથી આ ફસ્ટઇકવેશન થી જો આપણે x લઈએ તો તે બરાબર છે ત્યાં આ fx 0 હશે અને જો આપણે x લઈએ તો 0 ની બરાબર છે અને આ સ્થિતિમાં આપણને 2 મળશે અને પછી આ y ² તેથી આ x 0 છે અને પછી આપણી પાસે y બરાબર 0 છે તેથી અહીંથી આપણને y 0 અને y 2 મળ્યાં છે તેથી x ને અનુરૂપ 0 ની બરાબર આપણી પાસે x 0 પોઇન્ટ છે તેથી અહીં 0 0 અને 0 2 હવે એ જ રીતે આપણે જે કરી શકીએ છીએ તે આપણે અહીં y 0 જેવા સેટ કરી શકીએ છીએ અને ત્યારબાદ y માટે આ 0 ની બરાબર છે આ પણ 0 હશે અને પછી y ની બરાબર હશે 0 આપને x ની વેલ્યુ શક્ય વેલ્યુ મળશે તેથી આ રીતે આપણે આ ઇકવેશન હલ કરીને બધા જ ક્રિટીકલ પોઇન્ટ શોધી શકીએ અને આપણને શું મળે છે તેથી આપણી પાસે ક્રિટીકલ પોઇન્ટ 00200±2 છે તેથી આ બધા જ ક્રિટીકલ પોઇન્ટ છે જે આપણે અહીં આ પ્રશ્નોમાં જોઈ શકીએ છીએ તેથી આ ક્રિટીકલ પોઇન્ટ છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે આ આ જેવું છે આ આ આ એક છે અને અહીં અહીં એક મહત્વપૂર્ણ મુદ્દો છે તેથી આ આ પ્રશ્નોના ક્રિટીકલ પોઇન્ટ છે તેથી હવે તારણ શું છે આપણે એક્સ્ટ્રામા fxab0 અને fyab0 માટે જરૂરી કન્ડિશન શોધી શકે છે b 0 જો 0 પોઇન્ટ હોવી જોઈએ જો આ પોઇન્ટ એબ લોકલમેક્સિમમ અથવા લોકલમીનીમમનો પોઇન્ટ છે અને આ ક્રિટીકલ પોઇન્ટઓ છે લોકલએક્સ્ટ્રામા અને સેડલ પોઇન્ટ માટેના કેન્ડિડેટ તેથી કારણ કે સેડલ પોઇન્ટ તે ક્રિટીકલ પોઇન્ટ છે જ્યાં લોકલએક્સ્ટ્રામા અસ્તિત્વમાં નથી તેથી આ પોઇન્ટ છે જેને સેડલ પોઇન્ટ કહેવામાં આવે છે તેથી આપણે પહેલેથી જ જોયું છે કે આ ઉદાહરણ તરીકે છે અહીં લોકલ એક્સ્ટ્રામાનો મુદ્દો આપણી પાસે લોકલમેક્સિમમ છે અહીં લોકલમેક્સિમમ પણ અહીંના લોકલમીનીમમ સાથેના આ પોઇન્ટ છે અને અહીં આ સ્થાન પર એક પોઇન્ટ છે જ્યાં આપણી પાસે લોકલમેક્સિમમ અથવા મીનીમમ નથી અને પછી તેને સેડલ પોઇન્ટ કહેવામાં આવશે હવે પછીનાં લેક્ચરમાં આપણે શીખીશું તે લોકલમેક્સિમમ અથવા લોકલમીનીમમ છે કે કેમ તેની ઓળખ કેવી રીતે કરવી કારણ કે જરૂરી કન્ડિશન અમને લોકલએક્સ્ટ્રામા માટે કેન્ડિડેટ આપશે અને સેડલ પોઇન્ટ માટે પણ પરંતુ પછી આપણે આપેલ પોઇન્ટને ઓળખવા પડશે કે નહીં આપેલ ક્રિટીકલ પોઇન્ટ ફંકશન લોકલ મેક્સિમમ લોકલમીનીમમલઈ રહ્યું છે અથવા તે એક સેડલ પોઇન્ટ છે તેથી તે પછીના લેક્ચર નું કન્ટેન્ટ હશે આ રેફરન્સ છે આભાર